સિક્યુર સિસ્ટમ એન્જિનિયરિંગ ના આ લેકચરમાં સ્વાગત છે પાછલા લેકચરોમાં આપણે પ્રોગ્રામો ની અંદર રહેલી એક નિશ્ચિત નબળાઈ વિશે વિચાર્યું હતું અને ખાસ કરીને C અને C ભાષાઓના પ્રોગ્રામોમાં આ નબળાઈ સ્ટેક માં થતા બફર ઓવરફ્લો ના કારણે થાય છે આપણે જોયું હતું કે એક હુમલો કરનાર આ બફર ઓવરફ્લો નો ઉપયોગ કરી પ્રોગ્રામ ની અંદર પોતાનો કોડ ઘુસાડી શકે છે અને પછી તે ઘુસાડેલા કોડને બળપૂર્વક એક્ઝિક્યુટ કરાવી શકે છે આપણે આ પ્રક્રિયાને એક્ષિક્યુશનનું સબવરટીંગ અને પછી પેલોડનું એક્ષિક્યુશન એમ કહ્યું હતું પછી પાછલા લેકચરોમાં આપણે આ બફર ઓવરફલો પ્રકારની નબળાઈઓને રોકવાના બે રસ્તાઓ પણ જોયા હતા ખરી રીતે આપણે બફર ઓવરફલો ની નબળાઈને નાથવાના બે ઉપાયો વિચાર્યા હતા આ લેક્ચરમાં આપણે બફર્સ ઉપર આધારિત બીજી એક નબળાઈ વિશે જોઈશું અહીં આપણે બફરના ઓવરરીડ્સ વિષે ચર્ચા કરીશું તો ચાલો બફર ઓવરરીડ્સ શું છે તે એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ આપણે આ ઉદાહરણ થી શરૂ કરીએ આ પ્રોગ્રામ માં બે ગ્લોબલ એરે ડિફાઇન કરાઈ છે જેમાં પહેલીનું નામ some data છે કે જે કોઈ સ્વૈચ્છિક સ્ટ્રીંગ વડે ઇનીસીયલાઈઝ કરાઈ છે અને બીજી secret data નામની એરે છે જે "TOPSECRETE" આ સ્ટ્રીંગ વડે ઇનીસીયલાઈઝ કરેલ છે હવે main ફંક્શનમાં એક len નામનો ઇન્ટીજર ડિફાઇન કરેલ છે કે જે કમાંડ લાઈન આર્ગ્યુંમેન્ટ માંથી મેળવાયેલ છે પહેલી કમાંડ લાઈન આર્ગ્યુંમેન્ટ ને ઇન્ટીજરમાં ફેરવાયેલ છે અને તે સંખ્યાથી lenને ઇનીસીયલાઈઝ કરાયેલ છે ત્યારબાદ અહીં એક while લુપ છે કે જે some data સ્ટ્રીંગની અંદરના કેરેક્ટર્સ ને પ્રિન્ટ કરે છે કેટલા કેરેક્ટર્સ પ્રિન્ટ કરશે તે len ઉપર આધારિત છે કે જે અહીં આ પ્રોગ્રામ ના યુઝર દ્વારા argv1 માં અપાયેલ છે આ પ્રોગ્રામ માં જે નબળાઈ છે તે સમજવા માટે બે જટિલ પાસાઓ છે પહેલું તો અહીં some data ના કેટલા કેરેક્ટર્સ પ્રિન્ટ કરવાના છે તે પ્રોગ્રામ નો યુઝર નિશ્ચિત કરી શકે છે જો આ some data ની સાઈઝ કરતા lenમાં સંખ્યા ઓછી હોય તો તો કાંઇ વાંધો નથી કારણ આવા સમયે તેના અમુક અથવા તો વધારેમાં વધારે તે સ્ટ્રીંગના બધા કેરેક્ટર્સ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે પણ જો યુઝર lenમાં બહુ મોટી સંખ્યા આપશે તો તેવા સમયે some dataના બધા કેરેક્ટર્સ પ્રિન્ટ થવા ઉપરાંત મેમરી માં તેને અડીને સ્ટોર કરાયેલા બીજા ઘણા કેરેક્ટર્સ પણ પ્રિન્ટ થશે અહીં દર્શાવેલા સંજોગમાં મેમરી માં ડેટા ની પછી "TOPSECRET" ટોપ સિક્રેટ અર્થાત ટોચનું રહસ્ય છે આમ જો lenની સંખ્યા મોટી હશે તો some data પ્રિન્ટ થયા બાદ ટોપ સિક્રેટ પણ પ્રિન્ટ થશે આપણે આ પ્રોગ્રામ ને જયારે ખરેખર કમ્પાઈલ કરીને રન કરીએ અને કમાંડ લાઈન ઉપર ૨૨ ની સંખ્યાને કમાન્ડ લાઇન આર્ગ્યુંમેન્ટ તરીકે આપીને રન કરીએ એટલે len વેરીએબલ એ ૨૨થી ઇનીસીયલાઈઝ થશે અને some dataથી શરુ કરી 22 કેરેક્ટર્સ પ્રિન્ટ થશે આમ સ્ક્રીન ઉપર ખાલી "some data" જ પ્રિન્ટ ના થતા તેના પછી તેને અડીને રહેલા TOPSECRET ટોપ સિક્રેટના કેરેક્ટર્સ પણ પ્રિન્ટ થાય છે આમ બફર ઓવરરીડ્સ ને લીધે ઉભી થતી નબળાઈનું આ એક ખૂબ સરળ ઉદાહરણ છે અહીંયા થયું છે એવું કે એરે ને અમુક ચોક્કસ માપ થી ઇનીસીયલાઈઝ કરી છે પરંતુ યુઝર જરૂરી હોય તેના કરતા વધારાના ડેટા વાંચવામાં સફળ થયો છે અને એટલા માટે ખાલી some data એરે જ પ્રિન્ટ નથી થતી પરંતુ તેને અડીને રહેલી મેમરી પણ પ્રિન્ટ થાય છે હવે જો આપણે અગાઉના લેક્ચરોમાં ચર્ચાયેલા ઉપાયો વિષે વિચારીએ તો આપણે યુઝર કેનેરીઝ WX બીટ અને એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઈઝેશન અર્થાત ASLR આ ઉપાયોનો અભ્યાસ કર્યો હતો બફર ઓવરરીડ્સ ના સંદર્ભમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેનેરીઝ કે WX બીટ ના ઉપાયો બફર ઓવરરીડ્સ ને રોકી શકશે નહિ તેનું કારણ એ છે કે કેનેરીઝ એ મૂળભૂત રીતે સ્ટેક માં થતા ફેરફાર જુએ છે અને બફર ઓવરરીડ્સ માં આપણે સ્ટેક ઉપર કશું લખતા નથી કે તેમાં કશું બદલતા નથી આપણે તો સ્ટેક ની અંદર જે છે તેને માત્ર વાંચીએ જ છીએ તે જ પ્રમાણે જો WX બીટ ની બચાવ યંત્રણાનો વિચાર કરીએ તો અહી આપણે સ્ટેક માંથી કશુયે એક્ષિક્યુટ કરતા નથી પરંતુ સ્ટેક માંથી માત્ર વાંચીએ જ છીએ તેથી WX બીટ નો ઉપાય પણ અહીં કામ નહિ કરે હવે રહ્યો આપણે અભ્યાસ કરેલો ત્રીજો ઉપાય ASLR એટલે કે એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઈઝેશન તો તે પણ અહીં બફર ઓવરરીડ્સ ને રોકવામાં મદદ નહિ કરે તેનું કારણ એ છે કે આપણે અહી જે વાંચવાની પ્રક્રિયા કરીએ છીએ તે કાં તો માત્ર સ્ટેક પુરતી અથવા તો મેમરી ના આપેલા અંશ પુરતી મર્યાદિત રાખેલી છે ASLR એ લાયબ્રેરી ના લોકેશન ને રેન્ડમાઈઝ કરવામાં ઉપયોગી છે અને તેથી હુમલો કરનાર માટે ROP જેવો હુમલો કરવાનું કામ અઘરું બનાવી દે છે પણ બીજી તરફ અહી આપણે ઓવરરીડ્સ ને મેમરી ના કોઈ ચોક્કસ અંશ પુરતો મર્યાદિત રાખીએ છીએ અને તેથી ASLRનો ઉપાય પણ આ હુમલાને નાથવાનું કામ નહિ કરી શકે હવે આપણે બફર ઓવરરીડ હુમલાના એક ચોક્કસ ઉદાહરણને જોઈએ આ ચોક્કસ હુમલો એ હાર્ટ બ્લીડ તરીકે ઓળખાય છે તે એક માલ્વેર હતું કે જે 2012માં બહાર આવ્યું હતું અને 2014માં તે ઉઘાડું પડયું હતું તો આ માલ્વેરની CVE આ રહી CVE 2014 0160 અને આ ચોક્કસ માલ્વેર કોઈ વેબ સર્વર માંથી અગત્યની માહિતી ચોરવા માટે બફર ઓવરરીડ નો ઉપયોગ કરતું હતું તેનું લક્ષ ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી નું ઓપન SSL નામનું અમલીકરણ હતું હવે આ જે ઓપન SSL લાયબ્રેરી છે તેનો ઉપયોગ જ્યારે કોઈ વેબસર્વરની એપ્લિકેશન માં ક્રિપ્ટોગ્રાફી કે સિક્યુરિટી જોઈતી હોય ત્યારે ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી એ એક સલામત સંદેશાવ્યવહાર માટેના તો ક્રીપ્ટો પ્રોટોકોલ ને વ્યાખ્યાયિત કરે છે અને તે ઇમેલ વેબ બ્રાઉઝિંગ વોઈસ ઓવર આઈ પી અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે બહોળા પ્રમાણમાં વપરાય છે તે ડેટા ની પ્રાયવેસી ગુપ્તતા અને ઈંટીગ્રીટી અખંડીતતા બંને પૂરી પાડવા વપરાય છે હવે આ લેક્ચરમાં આપણે આ ઓપન SSL અમલીકરણની એક એવી નબળાઈની ચર્ચા કરીશું જેનો માહિતીઓ ચોરવા માટે હુમલો કરનારાઓ ગેરફાયદો ઉઠાવી શક્યા હાર્ટ બ્લીડ માલવેરમાં TLS લાઇબ્રેરી સાથે જોડાયેલી જે નબળાઈનો ગેરફાયદો ઉઠાવાયો હતો તે "હાર્ટ બીટ મેસેજ" અર્થાત હૃદયના ધબકારનો સંદેશો તરીકે ઓળખાય છે આ હાર્ટ બીટ સંદેશો એ ક્લાયંટ અને સર્વર આ બે સિસ્ટમ્સ વચ્ચે મોકલવામાં આવે છે અને મૂળભૂત રીતે તે આ બંને સિસ્ટમ વચ્ચેના જોડાણને જીવતો રાખવા માટે વપરાય છે અહીં આપણે જોઈએ છીએ કે આ બેમાંથી એક સિસ્ટમ "હાર્ટ બીટ મેસેજ" નામનો સંદેશો બનાવે છે અને તેને બીજી સિસ્ટમ તરફ મોકલે છે અહીં દર્શાવેલા ઉદાહરણમાં ક્લાયન્ટની સિસ્ટમ એક હાર્ટ બીટ સંદેશો બનાવીને તેને સર્વરને મોકલે છે સર્વરને સંદેશો મળતા સર્વર પ્રથમ તે નિર્ધારિત કરે છે કે મળેલો સંદેશો ખરેખર "હાર્ટબીટ મેસેજ" જ છે અને પછી તે મળેલા સંદેશાની જ આબેહુબ નકલ કરીને ક્લાયન્ટને પરત મોકલે છે તો આ એક પીંગ પોંગ જેવા પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં એક સિસ્ટમ એક સંદેશો મોકલે છે અને બીજી સિસ્ટમ તે જ સંદેશા દ્વારા તેનો જવાબ આપે છે હવે જે હાર્ટ બીટ સંદેશો છે તે કંઈક આના જેવો દેખાય છે તેમાં આ જે પહેલી બાઈટ છે તે ખરેખર એ બતાવે છે કે આ ચોક્કસ સંદેશો એ હાર્ટબીટ મેસેજ પ્રકારનો છે એના પછીના બે બાઈટ છે તે પેલોડ ની લંબાઈ દર્શાવે છે લંબાઈ બે બાઈટમાં દર્શાવેલી હોવાથી પેલોડની લંબાઈ ૧ બાઈટથી શરુ કરી ૬૫૫૩૫ બાઈટસ સુધીની કોઈપણ સંખ્યા હોઈ શકે છે છેલ્લે અહીં પેલોડ છે અને ત્યારબાદ વૈકલ્પિક એવા વધારાના પેડીંગ બીટ્સ પણ ઉમેરાય શકે છે આપણા આ ઉદાહરણમાં જે પેલોડ હશે તે હેલો વર્લ્ડ હશે તેની લંબાઈ ૧૨ બાઈટની હશે કારણકે "Hello World" આ સંદેશો ૧૨ બાઈટનો બનેલો છે અને તેનો પ્રકાર એ આ પ્રમાણે TLS1 HB REQUEST હશે હવે આપણે SSL 3 ના બંધારણ વિશે પણ જોઈએ કે ખરેખર જેની અંદર હાર્ટબીટ સંદેશો સમાયેલો હોય છે આમ તો SSL 3ના બંધારણમાં ઘણા બધા ઘટકો હોય છે પણ તેમાં હાર્ટ બીટ સંદેશાની દૃષ્ટિએ જે અગત્યના છે તે માત્ર બે જ છે જેમાં પહેલો છે d length કે જે unsinged int તરીકે ડીફાઈન થયો છે અને બીજો છે data કે જે unsigned character pointer અર્થાત એક સ્ટ્રીંગ સ્ટ્રીંગ છે અને આ ડેટા છે તે ખરેખર હાર્ટબીટ સંદેશો છે અને આપણે અગાઉ ચર્ચા કરી તેમ તે સંદેશાનો પ્રકાર પેલોડ ની લંબાઈ અને પેલોડ પોતે આમ ત્રણ ઘટકોનો બનેલો છે આમાં એ નોંધ કરો કે આપણી પાસે અહીં બે લંબાઈઓ છે કે જે હાર્ટ બીટ સંદેશા સાથે સંકળાયેલી છે તેમાં પહેલી d length છે કે જે બહારના બંધારણમાં ડિફાઇન કરાયેલી છે અને બીજી એક પેલોડની લંબાઈ છે કે જે ખરેખર હાર્ટ બીટ સંદેશાનો જ એક ભાગ છે અને તે સંદેશો અહીં SSL 3 ના બંધારણ માંના ડેટા નો એક ભાગ છે અહીં d length એ આખા હાર્ટબીટ સંદેશાની એટલે કે ટાઈપ લેન્થ અને પેલોડ બધાની મળીને કુલ સાઈઝ દર્શાવે છે જયારે હાર્ટબીટ સંદેશાની અંદરની જે length છે તે ફક્ત પેલોડની લંબાઈ જ દર્શાવે છે હવે જે પેલોડની જે લંબાઈ છે તે તો હાર્ટબીટ સંદેશ બનાવનાર દ્વારા નિયંત્રિત થાય છે દાખલા તરીકે જો ક્લાયન્ટ સીસ્ટમેં જો હાર્ટબીટ સંદેશ બનાવ્યો હોય તો ક્લાયન્ટ સીસ્ટમ તે નક્કી કરી શકે કે પેલોડની લંબાઈ કેટલી છે અહીંયા આપણે બીજું એક અવલોકન કરી શકીએ છીએ કે પેલોડની લંબાઈ એ d length કરતા કડક રીતે ઓછી હોવી જોઈએ પરંતુ ઓપન SSL TLS લાયબ્રેરી ના વાસ્તવિક કોડ માં આ ચકાસણી ક્યારેય થતી ના હતી અને તેના પરિણામે કોઈ ક્લાયન્ટ સીસ્ટમ એવો હાર્ટબીટ સંદેશ બનાવી શકે કે જેમાં પેલોડની લંબાઈ ખુબ મોટી હોય અને આ લંબાઈ ક્યારેય ના ચકાસતી હોવાથી આ સ્થિતિ બફર ઓવરરીડમાં પરિણમી શકે અહીં d lengthની સરખામણીએ પેલોડની લંબાઈ ક્યારેય ચકાસાતી ના હોવાથી આ સ્થિતિ બફર ઓવરરીડમાં પરિણમી શકે તો ચાલો આપણે હાર્ટ બ્લીડના હુમલાને એક ઉદાહરણ સાથે જોઈએ તો અહીં એક ક્લાયન્ટ સીસ્ટમ બતાવી છે કે જેણે એક દુષિત હાર્ટબીટ સંદેશ બનાવ્યો છે આ હાર્ટબીટ સંદેશ કૈંક આવો દેખાય છે તેમાં પહેલું ફિલ્ડ ટાઈપ એટલે કે પ્રકારનું છે અને તે TLS HB REQUEST દર્શાવે છે બીજું જે ફિલ્ડ છે તે લંબાઈનું છે કે જેમાં ક્લાયન્ટ સિસ્ટમે દુષિત હેતુ પૂર્વક મહત્તમ લંબાઈ ભરી દીધી છે આ લંબાઈનું ફિલ્ડ બે બાઈટનું હોવાથી મહત્તમ લંબાઈ 216 1 ૬૫૫૩૫ થઇ શકે છે હવે અહીં જુઓ કે ક્લાયન્ટ સિસ્ટમે પેલોડની લંબાઈ ૬૫૫૩૫ દર્શાવી હોવા છતાં પેલોડ ડેટા માં માત્ર ૧ જ બાઈટ ભરેલો છે હવે સંદેશા વ્યવહાર દરમ્યાન જે હાર્ટબીટ સંદેશ છે તે SSL 3ના બંધારણમાં લપેટવામાં આવે છે અને SSL 3 આ સંદેશાની લંબાઈ ફક્ત ૪ બાઈટની ગણે છે ૧ ટાઈપના ફિલ્ડ માટે ૨ લંબાઈના ફિલ્ડ માટે અને ૧ આ ડેટા માટે કે જે તેને મળ્યો આમ તે d lengthમાં ૪ બાઈટ દર્શાવે છે આ વાતનો ભોગ બનતા આપણા વેબ સર્વરમાં શું થાય છે આ વેબ સર્વર d lengthના ભાગને પૂરે પૂરો અવગણે છે અને ખાલી હાર્ટબીટ સંદેશાની અંદર જે લંબાઈ દર્શાવી છે તેને જ જોવે છે અને તેથી તે શું કરશે તે પેલોડનો જે ૧ બાઈટનો ડેટા છે તે તો કોપી કરશે જ પણ તે ઉપરાંત length ફિલ્ડમાં ૬૫૫૩૫ બાઇટ્સ દર્શાવી હોવાથી મેમરી માં તેના પછીના તેને અડીને રહેલા બીજા બધા બાઇટ્સ પણ કોપી કરશે આમ આનો ભોગ બનેલા વેબ સર્વરનો પ્રત્યુત્તર આના જેવો દેખાશે તેમાં પહેલી બાઈટ ટાઈપની એટલે કે TLS HB RESPONSE હશે lengthનું ફિલ્ડ છે તે અગાઉની જેમ ૬૫૫૩૫ બાઇટ્સ હશે અને પેલોડ ડેટા માં ક્લાયન્ટ મશીને મોકલેલો ૧ બાઈટ અને તે ઉપરાંત તેને અડીને રહેલા બીજા ૬૫૫૩૪ બાઇટ્સ પણ હશે આમ આ પેકેટ SSL 3ના રિસ્પોન્સ માં લપેટાય છે અને તેથી તેની SSL 3 રીસ્પોન્સની અંદરની લંબાઈ ૬૫૫૩૮ બાઇટ્સ થાય છે જેથી સર્વરમાંથી ક્લાયન્ટ તરફ જતા આ રિસ્પોન્સમાં d lengthની કિંમત ૬૫૫૩૮ બાઇટ્સ છે અહીં બફર ઓવરરીડ ને લીધે શું થયું સર્વરની મેમરી ના અમુક ચોક્કસ ભાગમાં રહેલો ડેટા એ ક્લાયન્ટ મશીનમાં સ્થાનાંતરણ કરાયો આમ હાર્ટબ્લીડ માલ્વેરના આ નિદર્શનમાં આપણે જોયું કે સર્વરમાંનો ઘણો બધો સંવેદનશીલ ડેટા એ ખરેખર ક્લાયન્ટ મશીન તરફ લીક થઇ ગયો તો આપણે જરા વધુ ઊંડા જઈશું હાર્ટબીટ કેવી રીતે કામ કરે છે તેના ઊંડાણમાં જઈશું અને તે માટે ઓપન SSLના આ કોડને જોઈશું કે જેમાં ખરેખર કાંઇક નબળાઈ છે આપણા માટે જે અગત્યનું ફંક્શન છે તે આ tls process heartbeat નામનું ફંક્શન છે અહીં એક પોઈન્ટર p ડિફાઇન કરેલું છે અને આ પોઈન્ટર એ હાર્ટબીટ સંદેશ વડે ઇનીસીયલાઈઝ કરેલ છે કે જે SSL 3 પેકેટ મેળવ્યું હતું તેમાં રહેલો ડેટા છે તે પછીનો અગત્યનો ભાગ એ અહી આપેલા ત્રણ સ્ટેટમેન્ટસ છે જેમાં સર્વર તેને મેળવેલા પેકેટનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરે છે પહેલા સ્ટેટમેન્ટ માં તે હાર્ટબીટ ની ટાઈપ નક્કી કરે છે કે જે આપણે અગાઉ જોયું તેમ TLS HB REQUEST છે ત્યારબાદનું સ્ટેટમેન્ટ એ તેના પછીના ૨ બાઈટમાં રહેલી પેલોડની લંબાઈ તારવે છે અને તેને આ payload નામના ચલ માં સ્ટોર કરે છે અને છેલ્લે આ એક p1 નામનું પોઈન્ટર છે જે પેલોડ ના ડેટા ને પોઈન્ટ કરે છે ત્યારબાદ આપણે આ સ્ટેટમેન્ટને જોઈએ કે જે મેલોક ફંક્શનને કોલ કરે છે આ malloc ફંક્શન અહી તે રીસ્પોન્સ પેકેટનું નિર્માણ કરવા બોલાવાયું છે કે જે સર્વરે ક્લાયન્ટ મશીનને પરત મોકલવાનું છે આમાં malloc ફંક્શન ને પાસ કરાયેલી આર્ગ્યુંમેન્ટ છે તે તેને મેમરી માં કેટલી જગ્યા રોકવાની છે તેની સાઈઝ છે તે આ પ્રસંગે ૧ ૨ પેલોડની લંબાઈ અર્થાત ૬૫૫૩૫ પેડીંગ છે અહી પેડીંગ ના ૧૬ બાઈટ છે આમ malloc ફંક્શન ને ૩ ૬૫૫૩૫ ૧૬ ૬૫૫૬૪ બાઇટ્સ મેમરી માં રોકીને તેને buffer નામના ચલ માં એલોકેટ કરવા માટે કહેવામાં આવ્યું છે ચોથો અગત્યનો મુદ્દો આ ફંકશનમાં આ memcpyનું ઈનવોકેશન છે memcpyનું આ ઈનવોકેશન અહીં સર્વરથી ક્લાયન્ટને પરત મોકલવાના રિસ્પોન્સ પેકેટ નું નિર્માણ કરે છે મૂળભૂત રીતે તે તાજેતરમાં નિર્માણ થયેલા બફરમાં ક્લાયન્ટ પાસેથી મેળવેલો પેલોડનો જે ડેટા છે તેનાથી ભરે છે આમ અહીં નોંધ પાત્ર વાત એ છે કે ક્લાયન્ટે માત્ર ૧ બાઈટ જ મોકલી હોવા છતાં બફરની અંદર કુલ ૬૫૫૩૫ બાઇટ્સ ભરેલા છે કારણકે પેલોડ માં ક્લાયન્ટે ૬૫૫૩૫ બાઇટ્સ દર્શાવેલી હતી અહી કુલ ૬૫૫૩૫ બાઇટ્સ માંથી ફક્ત એક જ બાઈટ એવી છે કે જે ક્લાયન્ટે ખરેખર મોકલી હતી અને બાકીની બધી બાઇટ્સ એ બફર ઓવરરીડ ના કારણે મોકલાઈ છે જેમાં પેલી ૧ બાઈટ ને અડી ને રહેલા બીજા ૬૫૫૩૪ બાઇટ્સ આ બફરમાં કોપી કરાયા છે હવે આ જે બફર બનાવ્યું છે તેને SSL 3ના બંધારણમાં લપેટીને ક્લાયન્ટને પાછું મોકલાયું છે નોંધ કરો કે આપણે અહીં આ બફર મોકલીએ છીએ અને એ પેકેટ ની સાઈઝ ત્રણ પેલોડ પેડીંગ ના બાઈટ્સ જેટલી છે આમ ક્લાયન્ટને એણે મોકલેલા હાર્ટ બીટ સંદેશના જવાબમાં શું મળ્યું તો તેણે ખરેખર મોકલેલ ૧ બાઈટ અને બાકીનો લગબગ 64K બાઈટ જેટલો વધારાનો ડેટા કે જે તેણે સર્વર પાસેથી એકઠો કર્યો છે આ સ્લાઈડમાં ઉપર ચર્ચેલી રીતે જ કોઈ એક સર્વરમાંથી મેળવેલા ડેટા નો જથ્થો બતાવે છે આપણે આમાં જોઈ શકીએ છીએ કે સર્વરની ઘણી બધી માહિતી ક્લાયન્ટ તરફ લીક થઈ ગઈ છે અને તેમાંથી ઘણી બધી ખુબ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પણ છે જેમ કે કોઈ મેઈલ એકાઉન્ટનું લોગીન તેનો પાસવર્ડ વગેરે જે સર્વરની મેમરી ના હીપ ઉપર હતું તે ક્લાયન્ટને મળી ગયેલું છે આ રીતે હાર્ટબીટ સંદેશાના પ્રત્યેક દૂષિત ઈનવોકેશન દ્વારા ક્લાયન્ટ આ રીતે લગભગ 64K બાઇટ્સ જેટલો સર્વરનો ડેટા વાંચી શકે છે અને આવા દૂષિત હાર્ટબીટ સંદેશાઓને વારંવાર અલગ અલગ લોકેશન ઉપર મોકલીને ક્લાયન્ટ મશીન એ સર્વરની મેમરી ની લગભગ બધી જ હીપ સ્પેસ ને એકઠી કરી શકે છે હાર્ટબ્લીડની આ જે નબળાઈ છે તે ૨૦૧૪માં જાહેર થઇ હતી અને તેને ઉકેલવામાં અને તે માટે ઓપન SSLના કોડને ઠીક કરવામાં ફક્ત થોડા જ દિવસો ૨ થી ૩ દિવસો જ લાગ્યા હતા તમને આટલું તો હવે સમજાઈ જ ગયું હશે કે આપણે ચર્ચેલા કોડમાં જે ઉણપ કે નબળાઈ હતી તે તો ખુબ જ નજીવી હતી અને તે એ હતી કે d length એ પેલોડની સાચી લંબાઈ કરતા ખુબ ઓછી રહી શકતી હતી હવે હું એમ ઇચ્છું છું કે તમે આ કોડનો અભ્યાસ કરો અને તે તારવો કે આ કોડમાં કયા સ્ટેટમેન્ટસ ઉમેરવા જોઈએ કે જેથી હાર્ટબ્લીડની આ નબળાઈને ઉકેલી શકાય